એન્જિનિયરિંગ મેથેમેટિક્સ I પરના લેક્ચર માં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે અને આ લેક્ચર નંબર 13 છે અને આજે આપણે ફરીથી બે ફંકશનના ફંકશનોની ડીફરન્શીએબીલીટી વિશે વાત કરીશું અને મૂળભૂત રીતે આપણે અલગતા માટેની લિમિટ પરીક્ષણમાંથી પસાર થઈશું અને તે એક કરતાં વધુ ચલના ફંકશનની ડીફરન્શીએબીલીટી ચકાસવા માટે ખૂબ ઉપયોગી છે અને પછી આ પ્રવચનમાં કેટલીક ફંકશન પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવશે તેથી ફક્ત પહેલાનાં વ્યાખ્યાનને યાદ કરવા માટે આપણે પહેલાથી જ બે ફંકશનના ફંકશનોની ડીફરન્શીએબીલીટી અંગે ચર્ચા કરી છે અને આપણે જે શીખ્યા છે કે ફંક્શન z એ કોઈ પણ પોઇન્ટએ x y પોઇન્ટ x y પર અલગ પડે તેવું કહેવામાં આવે છે જો આ પોઇન્ટએ આપણે આ z ને વ્યક્ત કરી શકીએ છીએ જે z માં વિવિધતા છે જ્યારે આપણે x દ્વારા x અને y y દ્વારા બદલીએ છીએ તેથી જો આપણે આ zને x અનેy ની દ્રષ્ટિએ વ્યક્ત કરી શકીએ ટાઇમ્સ x 2y તે લિનિયર ટૅમ છે a અને b x અને yથી સ્વતંત્ર છે અને આ એપ્સીલોન વખત x 2y અને અહીં એપ્સીલોન અને 2y 0 પર xઅને y0 પર જવું જોઈએ zaxbΔy1x2y તેથી આવશ્યક શરતો આપણે શીખ્યા છે કે તફાવત માટે ની f કન્ટિન્યુટી આવશ્યક છે અને પાર્શિયલ પાર્શિયલ ડેરિવેટિવ્ઝનું અસ્તિત્વ પણ fx અને fy નું અસ્તિત્વ જરૂરી છે અને અમે પર્યાપ્ત સ્થિતિઓ પણ જોઇ છે જ્યાં આપણે અવલોકન કર્યું છે કે બંનેના પાર્શિયલ ડેરિવેટિવ્ઝની કન્ટિન્યુટીની સુસંગતતા બે ફંકશનના ફંકશનોની ડીફરન્શીએબીલીટીને નિર્ધારિત કરવા માટે પૂરતી છે તેથી આપણે જે જોયું છે તે તફાવતને સાબિત કરવા માટે આપણે પૂરતી સ્થિતિનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી જો તમે અવલોકન કર્યું કે ફંક્શન છે અથવા પાર્શિયલ ડેરિવેટિવ્ઝ છે તો અમે દાવો કરી શકીએ છીએ કે ફંક્શન ડિફરન્ટિબલ છે અથવા આપણે આ વ્યાખ્યા સીધી ચકાસી શકીએ છીએ તેથી આપણે આ zને આ અને yની દ્રષ્ટિએ આ ફોર્મમાં વ્યક્ત કરવો પડશે અને પછી આપણે દાવો કરી શકીએ છીએ કે ફંક્શન ડિફરન્ટિએબલ છે આજે આપણે હવે બીજી રીત શીખીશું જે અહીં આ એક્સપ્રેશનની સમકક્ષ છે જેનો ઉપયોગ સરળતાથી તફાવત સાબિત કરવા માટે થઈ શકે છે અને તે એક લિમિટ ટેસ્ટ છે તેથી અહીં આપણે બતાવીશું કે આ તફાવત એમ કહીને સમકક્ષ છે કે અહીં આ લિમિટ ρx2y2 છે જો આપણે અહીં આ એક્સપ્રેશનની આ લિમિટ લઈએ તો z dz 0 ની બરાબર છે તો આપણે સાબિત કરી શકીએ કે ફંક્શન ડિફરન્ટિએબલ છે અથવા જો અમારી પાસે તફાવત છે તો તે સૂચિત કરશે કે આ લિમિટ 0 છે અને આ લિમિટ 0 તફાવત સૂચિત કરશે તેથી બંને તફાવત માટે સમકક્ષ વ્યાખ્યા અથવા પરીક્ષણ છે Differentiability ⟺ z dz 0ρx2y2 તો હવે આપણે બતાવીશું કે જો ફંક્શન ડિફરન્ટિએબલ છે તો પછી આ લિમિટ 0 હોવી જોઈએ તેથી જો f ડિફરન્ટિએબલ છે એનો અર્થ એ કે આપણે આ z dz1x2yતરીકે વ્યક્ત કરી શકીએ છીએ અને હવે આ Dz ટૅમ છે જેને આપણે ડિફરન્સલ કહીએ છીએ અને જો આપણે આ ડીફરન્શીએબલ પદને ડાબી બાજુએ લઈએ અને આ ડેલ્ટા રો દ્વારા વિભાજીત કરીએ તો ડેલ્ટા Rh ને x2y2 તરીકે આપવામાં આવે છે તેથી જો આપણે આને વિભાજીત કરીએ તો પછી આપણે જમણી બાજુની બાજુ મેળવી શકીશું કારણ કે એપ્સીલોન x ઉપર rho એક એપ્સીલોન yઉપર રો ટર્મ z dz1x2y અને હવે આપણે અહીં xઅનેy0 ની જેમ લિમિટ લઈશું અને જ્યારે આપણે લીટા ડેલ્ટા x ને લઈએ ત્યારે જમણી બાજુની કિંમત શું છે તેનું અવલોકન કરીશું અને y0 પર જશે આપણે પહેલેથી જ જાણીએ છીએ કે આ એપ્સીલોન 1 અને એપ્સીલોન 2 તેઓ 0 પર જાય છે જેમ કે x જાય છે અને y0 પર જાય છે પરંતુ આપણે ખાતરી કરવી પડશે કે આ ટૅમ અહીં એપ્સીલોન 1 સાથે બેઠો છે જે રો પર xછે અને વાહન પરyછે તે બંને બંધાયેલા છે પરંતુ આ આપણે સરળતાથી જોઈ શકીએ કારણ કે આ rh એ x2y2નો વર્ગમૂળ છે તેથી આ અહીં છે કારણ કે આ x કરતા મોટો છે અહીં આપણી પાસે y2 પણ છે અને પછી સ્ક્વેર રૂટ છે z dz ρ→01xρ→02y0 તેથી આ ટૅમ ચોક્કસપણે આ x કરતા મોટો છે તેથી આ ટૅમના મોડ્યુલસ તેથી આ x નું સંપૂર્ણ મૂલ્ય rho દ્વારા બંધાયેલ છે અને તે જ રીતે આ y નું r ઉપરનું પૂર્ણ મૂલ્ય પણ 1 દ્વારા બંધાયેલું છે અને પછી જ્યારે આપણે તરીકેની લિમિટ લઈએ ત્યારે rho 0 તેથી આ બાજુ 0 પર જશે કારણ કે એપ્સીલોન 1 0 પર અને એપ્સીલોન 2 0 પર જશે તેથી ત્યારે લિમિટ લેવી જોઈએ તેથી આપણે આ 2 શરતોની લિમિટને લીધે અવલોકન કરીએ છીએ અને આપણે જાણીએ છીએ આ એપ્સીલોન 1 અને એપ્સીલોન 2 ની પ્રોપર્ટી ો કે જે 0 પર જાય છે કારણ કે rh 0 પર જાય છે એટલે x 0 પર જાઓ 0 y0 પર જાય છે Notethatx≤1x≤1and12tendtozeroasΔρ→0 તેથી આ કિસ્સામાં આપણે સાબિત કરી શકીએ કે આ લિમિટ 0 ની બરાબર છે કારણ કે ત્યાંની આ શરતોની લિમિટ છે તો આ તે લિમિટ છે જે આપણે બતાવવા માંગીએ છીએ કે જો f ડિફરન્ટિએબલ હોય તો આ 0 ની બરાબર હોવી જોઈએ તેથી હવે આપણે બીજી રીતે આગળ વધીશું તેનો અર્થ એ કે જો આ લિમિટ 0 ની બરાબર છે તો આપણે બતાવીશું કે ફંક્શન ડિફરન્ટિએબલ છે તેથી હવે આ સ્થિતિમાં આપણે આ લિમિટ 0 ની બરાબર થવા દઈએ અને હવે આપણે આ ફેક્ટનો ઉપયોગ કરીશું જે આપણે પહેલાનાં વ્યાખ્યાનમાં પણ જોયુ હતું આ લિમિટ 0 જેટલી હશે તો આપણે અહીં એક એપ્સીલોન દાખલ કરી શકીએ તેથી આ ટૅમ 0 જે અહીં 0 છે તેથી આ ટૅમ એપ્સીલોનની બરાબર છે અને આ એપ્સીલોનમાં પ્રોપર્ટી હશે કે જ્યારે આપણે લિમિટ લઈએ ત્યારે ડેલ્ટા rho 0 પર જાઓ 0 અથવા ડેલ્ટા x અને ડેલ્ટાy0 પર જાઓ તો આ એપ્સીલોન 0 પર જવું જોઈએ કારણ કે આની લિમિટ ચોક્કસ 0 છે તેથી એપ્સીલોન 0 પર જવુ જ જોઇએ અને ડેલ્ટા rho થી 0 પર જવાથી આપણે અહીં લિમિટ લઈએ છીએ z dz 0ρx2y2 z dz0⟹ Δz dzΔρϵ ϵ→0asΔρ→0 તેથી આ સ્થિતિમાં આપણી પાસે એપ્સીલોન આ પ્રોપર્ટી છે કે ડેલ્ટા ર્હો 0 પર જાય ત્યારે આ 0 પર જવું જોઈએ અને જો આપણે હવે આ ટૅમને જમણી તરફ લઈએ તેથી અમારી પાસે z dz સમાન છે આ એપ્સીલોન ગણો આ રો જે સૂચવે છે તેથી એપ્સીલોન અને આ રોએ આપણે એક x2y2 સ્થાનાંતરિત કર્યો છે હવે આપણે x2y2 દ્વારા વિભાજીત કરી શકીએ છીએ અને તેને સમાન ટૅમ દ્વારા ગુણાકાર કરી શકીએ છીએ ⟹Δz dzΔϵx2Δy2 ϵx2Δy2x2Δy2 અહીં નીચે આપેલ એક્સપ્રેશન મેળવવા માટે તેથી એપ્સીલોન x2y2થી વિભાજિત અને હવે આપણે 2 ભાગોમાં વિભાજીત કરી શકીએ છીએ તેથી અહીં આ ટૅમ દ્વારા વિભાજિત એપ્સીલોન અને એક ડેલ્ટા x અને બીજો ડેલ્ટા x આપણે અહીં પ્રોડક્ટ લખ્યો છે ફરીથી એ જ ખ્યાલ અહીં આ એપ્સીલોન સાથે મળીને 1 ડેલ્ટા વાય અને આ ટર્મ x2y2દ્વારા વહેંચાયેલું છે Δxx2y2xΔyx2y2y તેથી હવે આપણે જોઈએ છીએ કે z માં આ ડેલ્ટા z વિવિધતા આપણે dz એપ્સીલોન 1 તરીકે લખી શકીએ છીએ તેથી આ આપણું 1Δx2Δy છે અને જે સૂચવે છે પરંતુ આ તે dz હતો જે જમણી બાજુ જાય છે અને પછી આ એપ્સીલોન 1 ટર્મ જેવું છે અને આ એપ્સીલોન 2 ટર્મ છે અને તેમની પાસે એવી પ્રોપર્ટી છે કે તેઓ ફરીથી 0 પર જશે જે આપણે હમણાં જ શીખ્યા છે ⟹Δzdz1Δx2Δy ⟹Differentiability of f તેથી આ આપણે 0 પર જઈશું આ પણ 0 પર જશે અને આપણે આ ડેલ્ટા zને આ dz પ્લસ એપ્સીલોન ડેલ્ટા x એપ્સીલોન ડેલ્ટા વાય ની દ્રષ્ટિએ લખ્યું છે અને તે ચોક્કસપણે ડીફરન્શીએબીલીટીની વ્યાખ્યા છે તેથી આપણે હવે નિરીક્ષણ કર્યું છે કે ડીફરન્શીએબીલીટી માટે આપણી પાસે અહીં સમકક્ષ વ્યાખ્યા છે તે તફાવત સૂચવે છે કે આ લિમિટ 0 ની બરાબર હોવી જોઈએ અથવા આપણે એ પણ જોયું છે કે જો આ લિમિટ 0 ની બરાબર હોય તો ફંકશન ડીફરન્શીએબલ હોવું આવશ્યક છે તેથી અમે અહીં તફાવત ચકાસવા માટે આ લિમિટની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ છીએ કારણ કે આ dz અને એપ્સિલન ડેલ્ટા x ડેલ્ટાy ટૅમની દ્રષ્ટિએ આ ડેલ્ટા zને વ્યક્ત કરતાં આ લિમિટ મેળવવી સરળ છે તેથી આપણે મોટાભાગે આ વ્યાખ્યાનો ઉપયોગ ફંક્શનની ડીફરન્શીએબીલીટીને સાબિત કરવા માટે કરીશું કારણ કે આ તફાવતની બીજી વ્યાખ્યા પછી તે વધુ સરળ છે તેથી અહીં આપણે આ પ્રશ્ન નંબર 1 લઈએ છીએ અને અમે બતાવીશું કે આ કિસ્સામાં ફંકશન કંટીન્યુ છે અને પાર્શિયલ ડેરિવેટિવ્ઝ અસ્તિત્વમાં છે પરંતુ ફંકશન ડીફરન્શીએબલ નથી અને આ તે કારણને કારણે છે કે કન્ટિન્યુટી અને પાર્શિયલ ડેરિવેટિવ્ઝના અસ્તિત્વમાં છે આ બંને તફાવત માટે જરૂરી શરતો છે તેથી અમે આ બે શરતોના આધારે દાવો કરી શકતા નથી કે ફંકશન ડીફરન્શીએબલ છે તેથી આ એક ઉદાહરણ છે અમે બતાવીશું કે આ ફંકશન કન્ટીન્યુઅસ છે અને પાર્શિયલ ડેરિવેટિવ્ઝ બંને f x અને fy બંને અસ્તિત્વ ધરાવે છે પરંતુ ફંકશનડીફરન્શીએબલ નથી તેથી પ્રથમ પાર્શિયલ ડેરિવેટિવ્ઝનું અસ્તિત્વ તેથી આપણે 0 0 પર f x ની વ્યાખ્યા જાણી શકીએ છીએ અને કુદરતી રીતે આપણે આ અસ્તિત્વની કન્ટિન્યુટી 0 0 પર બતાવીશું અને એ પણ કે ફંકશન મૂળમાં અલગ નથી તેથી અહીં 0 0 પર f x એ વ્યાખ્યા મુજબ લિમિટ x 0 અને f x 0 ઓછા બાદ 0 0 આ x ટર્મ ઉપર છે fxyxyx2y2xy00 0xy≠00 તેથી આ 0 હશે કારણ કે અહીં આપણે x y નું આ પ્રોડક્ટ પ્રોડક્ટ જોઈ શકીએ છીએ તેથી જ્યારે આપણી પાસે આ દલીલ અહીં f તરીકે 0 માં છે તેથી આ ફંકશન 0 બનાવશે અને f 0 0 0 પર વ્યાખ્યાયિત થશે તેથી આપણી પાસે આ 0 ઓછા 0 છે તેથી આ અહીં 0 છે અને આ 0 પણ છે તેથી 0 0 દ્વારા x અને આપણને આ 0 તેથી એ જ રીતે ફાય માટે fy 0 0 આપણી પાસે f 0 y માઈનસ f 0 0 છે અને ફરીથી આ આ X દલીલને કારણે તે અહીં 0 છે તેથી આ પ્રોડક્ટ આને ફરીથી 0 બનાવશે અને આ 0 છે તેથી 0 ઓછા 0 અને આપણે મેળવીશું ફરીથી આ મૂલ્ય 0 તરીકે fx00fx0 f00x 0 fy00f0y f00y 0 તેથી આપણી પાસે 0 0 પર પાર્શિયલ ડેરિવેટિવ્ઝનું અસ્તિત્વ છે અને fx 0 ના સંદર્ભમાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝનું મૂલ્ય અને y ના સંદર્ભમાં 0 0 પરના પાર્શિયલ ડેરિવેટિવ્ઝનું મૂલ્ય પણ 0 છે હવે ફરીથી ચાલુ રાખવા માટે તે એક સરળ ફંકશન છે જે આપણે પહેલા પણ ચકાસી લીધું છે તેથી આપણે આને પોલર કોઓર્ડિનેટમાં બદલી શકીએ છીએ જે સરળ છે તેથી x એ આર કોસ થીટા બરાબર છે અનેyબરાબર આર પાપ થેટાને આપણે ત્યાં અવેજી કરી શકીએ છીએ અને લિમિટને આર 0 ની જેમ લઈએ છીએ તેથી જ્યારે આપણે અહીં સ્થાન આપીએ ત્યારે x આર કોસ થેટા y બરાબર છે sin theta અને અહીં આપણે r r 2નો મૂળ રૂટ સરળતાથી મેળવીશું અને પછી એક r રદ થઈ જશે અને આપણી પાસે અહીં r અને કોસ થીટા પાપ થેટા છે જેમ r પર 0 જાય છે કારણ કે તે પાપ થેટા તેઓ બંધાયેલા છે તેથી અહીં આ લિમિટ 0 પર જશે fxy r cos sin 0f00 તો આપણી પાસે છે અને ફંકશન પણ 0 પર 0 છે તેથી ફંક્શન 0 પોઇન્ટ પર કન્ટીન્યુઅસ છે તેથી આપણી પાસે પાર્શિયલ ડેરિવેટિવ્ઝનું અસ્તિત્વ છે આપણી પાસે ફંક્શનની કન્ટિન્યુટી છે અને હવે આપણે પરીક્ષણ કરીશું આ ફંકશનની વિશિષ્ટતા તેથી આ ફંકશનની ડીફરન્શીએબીલીટી માટે આપણે હવે આ લિમિટની વ્યાખ્યા પર જવાની જરૂર છે કારણ કે મેં કહ્યું હતું કે આ ખૂબ સરળ છે તેથી આપણે શોધી શકીશું કે અહીં z લિમિટ શું છે માઈનસ ડીઝ પર ઓવર રો પર તેથી z એ x અને y માં આ વૃદ્ધિ છે તેથી 0 0 પર તેથી 0 x અને 0 yઅને f 0 0 તેથી આ f 0 0 0 છે તો અહીં આપણી પાસે f x yછે તેથી અહીં આ xy xyદ્વારા બદલવામાં આવશે આપણી પાસે xyઅને સ્ક્વેર રુટ xસ્ક્વેર yસ્ક્વેર છે અને હવે આ dzનો z ડિફરન્ટલ એ x xના સંદર્ભમાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝ છે y ના સંદર્ભમાં zનું પાર્શિયલ ડેરિવેટિવ્ઝ અને પછી આપણી પાસેyછે zf0x0y f00 ΔxΔyΔx2Δy2 તેથી આ બંને અહીં આપણે તે પહેલાંના 0 ની પહેલાં જોયું છે તેથી આપણે આ dz ટર્મ 0 તરીકે મેળવીશું અને પછી આ લિમિટ z ઉપર ડીઝેવર ઓવર rho પર તેથી આ z ડેલ્ટા xyઉપર xસ્ક્વેર yસ્ક્વેર અને dz 0 છે તેથી હવે આપણે આ xyમેળવીશું અને આ rh પણ 2 રુટ x સ્ક્વેર yસ્ક્વેર હતો અને આપણી પાસે અહીં એક વર્ગમૂળ છે તેથી આપણે આ ટૅમ 2 રુટ વિના મેળવીશું dz∂z∂xx∂z∂yΔy0 ત્યાં આ કવાદરેટીક ટૅમ છે અને તે દરેક પણ કવાદરેટીક છે તેથી આપણે સરળતાથી સમજી શકીશું કે જ્યારે આપણે આ વિશેષ ભાગ લઈએ ત્યારે yબરાબર એમ x બરાબર રેતીવાળો માર્ગ x 0y0 પર જવા માટે તેથી જ્યારે આપણે yબરાબર હોઈશું ત્યારે આપણે અહીં મેળવીશું એમ xપણ અહીં એમ સ્ક્વેર xસ્ક્વેર xસ્ક્વેર રદ થશે અને આપણને આ મીટર 1 એમ 2 મળશે z dz ΔxΔyΔx2Δy2 Along the path ymΔx z dz m1m2 તેથી આ ફંકશન વિશિષ્ટ નથી કારણ કે આ લિમિટ અસ્તિત્વમાં નથી આ લિમિટ આ પાથ પર આધારિત છે તેથી ફંકશન ડીફરન્શીએબલ નથી ડીફરન્શીએબીલીટી માટે આ લિમિટ 0 જેટલી હોવી જોઈએ પરંતુ આપણે જે જોયું છે કે આ લિમિટ અસ્તિત્વમાં નથી અને તેથી આપેલ ફંકશન ડીફરન્શીએબલ નથી તેથી આપણે આ ઉદાહરણમાં જે નિરીક્ષણ કર્યું છે તે ફંક્શન કન્ટીન્યુઅસ છે અને તે અંશત ડેરિવેટિવ્ઝ અસ્તિત્વમાં છે પરંતુ ફંક્શન ડિફરન્ટિએબલ નથી સમાન પ્રકારનું બીજું ઉદાહરણ અહીં પણ આપણે જોશું કે ફંકશન કન્ટીન્યુઅસ અંશત der ડેરિવેટિવ્ઝ અસ્તિત્વમાં છે પરંતુ તે અલગ નથી તેથી પાર્શિયલ ડેરિવેટિવ્ઝનું અસ્તિત્વ ફરીથી તે વધુ સરળ છે તેથી આપણી પાસે x તેથી f x 0 ના સંદર્ભમાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝની વ્યાખ્યા છે તેથી અહીં જો તમે y મૂકશો તેથી આપણે આ x 2 ઉપર x ક્યુબ મેળવીશું અને આ f 0 0 છે તેથી અને આ x 2 પણ છે તેથી આપણે મૂળભૂત રીતે આ લિમિટ 1 ની જેમ મેળવીશું કારણ કે f x 0 x 2 ઉપર x ક્યુબ હશે અને પછી આ વ્યાખ્યામાંથી 1 x તો આ 1 ની જેમ હશે fxyx32y3x2y2xy00 0xy00 તેથી આ લિમિટ 1 છે અને તે જ રીતે 0 પર 0yજ્યારે આપણે ગણતરી કરીએ છીએ તેથી આ કિસ્સામાં આપણે આ x 0 અહીં મળશે અને તેને 2 yક્યુબ મળશે અને પછી અહીં પણ yસ્ક્વેર અને આyyક્યુબ બનાવશે તેથી આ yક્યુબ રદ થઈ જશે અને આપણને આ લિમિટ 2 ની જેમ મળી જશે તેથી x ના સંદર્ભમાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝ 1 છે અને y ના સંદર્ભમાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝ 2 છે fx00fx0 f00x1 fy00f0y f00y 2 હવે આ ફંક્શનની કન્ટિન્યુટી ફરી આવીએ તે સરળ છે અને આપણે તેને પોલર કોઓર્ડિનેટમાં બદલીને બતાવી શકીએ છીએ કારણ કે x rr થીટાy r સિન થેટા છે અને તે જોવાનું સરળ છે કે આ હશે 2 ટૅમ અને આપણે ત્યાંથી rક્યુબ પણ મેળવીશું તેથી આપણે અંશમાં એક r મેળવીશું અને આ કોસ ક્યુબ થીટા 2 સિન ક્યુબ થીટાના કેટલાક બાઉન્ડ ફંકશન સાથે મળીશું તેથી જ્યારે r 0 પર જાય છે ત્યારે આ લિમિટ 0 હશે x32y3x2y2 r3 2r3 r2 0f00 તો આપણી પાસે આ લિમિટ ફંકશન વેલ્યુ 0 ની બરાબર છે તેથી આ ફંક્શન પાર્શિયલ ડેરિવેટિવ્ઝ અસ્તિત્વમાં છે અને ફંક્શન કન્ટીન્યુઅસ છે તેથી હવે આપણે બતાવવા માટે આગળ વધારીશું કે આ પોઇન્ટએ ફંક્શન અલગ નથી તેના માટે આપણે આ લિમિટ ફરીથી બતાવવાની જરૂર છે જ્યાં આ z એ આ તફાવત છે જે આ છે 0 અને x વાય તેથી આ x y ને ફક્ત x અનેy ટૅમ દ્વારા બદલવામાં આવશે dz ટૅમ તેથી ડેલ z ઉપર 0 0 પર ડેલ z 1 છે અને આ ત્યાં 2 હતું તેથી અમારી પાસે x 2yછે અને જો આપણે આ લિમિટ ફરીથી અહીં લઈએ તો આ ઉપર 1 rho છે અને પછી આ z જે x સ્ક્વેર 2 y સ્ક્વેર છે અને આ yસ્ક્વેર x સ્ક્વેર છે zf0x0y f00Δx32Δy3Δx2Δy2 dz∂z∂xx∂z∂yΔyx2Δy આ dz ટર્મx 2 વાય અને આ એક સરળ છે કે ડેનોટ xxસ્ક્વેરy2 આ સંપ્રદાયોમાં તેથી અમે તે પછી xસ્ક્વેર અને 2 વખત yસ્ક્વેર કરીએ છીએ જે આપણને એક ટૅમ તરીકે x ક્યુબ અને 2 ગણા x સ્ક્વેર અને yટૅમ આપશે પછી આપણે આ yસ્ક્વેર xટર્મ અને પછી માઈનસ 2 ગણી yક્યુબ ટર્મ પણ મેળવીશું તેથી અને આ 2 વખતyક્યુબ છે તો અહીં પણ આ સમઘન તેથી આ x ક્યુબ રદ થશે 2 વાર yક્યુબ રદ થશે અને તમને ત્યાં ફક્ત આ 2 શરતો આ yસ્ક્વેર અને xસ્ક્વેર સાથે મળશે તેથી આપણે આ 2 વાર ચોક્કસપણે મેળવીએ છીએ આ xસ્ક્વેર અને ત્યાં આ y વાય અને માઈનસ xઅનેyસ્ક્વેર અને આ xસ્ક્વેર yસ્ક્વેર સાથે મળીને તમને આ પાવર 3 2 મળશે 1x2y2x32y3x2y2 x2Δy Δρ→0 ΔxΔy2 2Δx2ΔyΔx2Δy232 Along the path ymΔx અને હવે જો આપણે આ પાથ લઈએ તો y બરાબર m x છે તો ફરીથી તે જ સ્થિતિ તેથી અહીં આપણે પછી x ક્યુબ સામાન્ય અહીં પણ આપણને x ક્યુબ સામાન્ય મળશે અને આ yસ્ક્વેર m2 x 2 બનશે Y m Δx પાથ સાથે m2 2m1m232 તો આ પાવર 3 2 છે તેથી આપણે અહીં સામાન્ય ડેલ્ટા x ક્યુબ લઈ શકીએ છીએ તેથી ડેલ્ટા x ક્યુબ બધે રદ થઈ જશે અને આપણને અહીંની લિમિટ મળશે આ વર્ગમાં ઓછા અને અહીં 1 મીટર 23 તેથી આ પાથ આધારીત લિમિટ હશે એમ પર આધારીત અમારી પાસે લિમિટ માટે જુદી સંખ્યા છે અને તેથી આ લિમિટ અસ્તિત્વમાં નથી અને ફરીથી આ ફંકશન ડીફરન્શીએબલ નથી આગળની સમસ્યા અહીં આપણે બતાવીશું કે ફંક્શન ડિફરન્ટિએબલ છે પરંતુ f x અને f y પાર્શિયલ ડેરિવેટિવ્ઝ કન્ટીન્યુઅસ નથી યાદ રાખો કે પાર્શિયલ ડેરિવેટિવ્ઝની કન્ટિન્યુટી ભિન્નતા માટે પૂરતું છે તેથી ફંકશન ડીફરન્શીએબલ હોઈ શકે છે પરંતુ f x અને f y કન્ટીન્યુઅસ હોઈ શકે નહીં જો આપણે એ સાબિત કરી શકીએ કે f xઅને fyકન્ટીન્યુઅસ છે તો તે સ્પષ્ટપણે સૂચવે છે કે ફંક્શન ડિફરન્ટિબલ છે પરંતુ જો આપણે f xઅને f વાયની કન્ટિન્યુટીતાને સાબિત કરી શકતા નથી તો અમે fની ડીફરન્શીએબીલીટી વિશે કંઇ કારણ કાઠી શકતા નથી fxyx2y2cos 1x2y2 xy00 0xy00 તેથી આ ઉદાહરણ ચોક્કસપણે બતાવે છે કે ફંકશન વિશિષ્ટ છે પરંતુ f x અને f y આ કિસ્સામાં કન્ટીન્યુઅસ નથી તેથી પાર્શિયલ ડેરિવેટિવ્ઝનું અસ્તિત્વ હવે કારણ કે આપણે બતાવવું પડશે કે જરૂરી શરતો ભેદભાવ માટે સંતુષ્ટ છે જો જરૂરી શરતોમાંથી કોઈ એકનું ઉલ્લંઘન થાય છે તો અમે તરત જ દાવો કરી શકીએ છીએ કે ફંકશન ડીફરન્શીએબલ નથી તેથી અહીં પાર્શિયલ ડેરિવેટિવ્ઝ નું અસ્તિત્વ ફરીથી આપણી પાસે ડેલ્ટા x ઉપર f x 0 0 0 0 છે અને આ કિસ્સામાં આપણે બતાવી શકીએ કે આ 0 છે કારણ કે અહીં f ડેલ્ટા x તેથી આ y0 અને અમારી પાસે x છે તેથી આપણે આ x 2 મેળવીશું અને પછી આપણે અહીં 1 ઓવર સ્ક્વેર રૂટ x 2 સાથે કિંમત ટૅમ મેળવીશું અને આ x ટર્મ દ્વારા અહીં વિભાજીત કરીશું અને આ 0 છે તેથી અહીં કંઈક બંધાયેલ છે અને પછી x 0 પર જાય છે તેથી આ લિમિટ 0 હશે fx00fx0 f00x0 fy00f0y f00y 0 અને તે જ રીતે આપણે બતાવી શકીએ કે 0 fy0 પણ 0 છે કારણ કે આ ફંકશન કોઈપણ રીતે સપ્રમાણ છે તેથી આપણે આને 0 ની જેમ ફરી મેળવીશું હવે ફંક્શનની કન્ટિન્યુટીતા ચકાસી રહ્યા છીએ તે ફરીથી e 0 છે કારણ કે જ્યારે xy 0 0 પર જાય છે ત્યારે આ અહીં બેસીને કંઇક છે અને xy 0 પર જાય છે તેથી કુદરતી રીતે આ fxy 0 પર જશે જેમ કે xy 0 0 પર જાય છે તેથી ફરી આપણે પોલર કોઓર્ડિનેટમાં બદલીને જોઈ શકીએ છીએ તેથી આપણી પાસે અહીં R2 જેવું છે તે અહીં આવી શકે છે અને પછી બાકીની દરેક વસ્તુ તેની સાથે સંકળાયેલી હશે અને r ઉપર 0 આવશે તેથી આ 0 હશે પછી ભલે પોલર કોઓર્ડિનેટમાં બદલીને બતાવવામાં આવે કે સીધા અહીં xy જાય ત્યારે x2y2cos 1x2y2 0f00 તેથી આ ટૅમ 0 પર જાઓ અને આ અહીં કંઈક મર્યાદિત કંઈક છે તેથી આપણે આ લિમિટ સીધી 0 તરીકે મેળવીશું જે 0 0 પોઇન્ટ પર ફંકશન વેલ્યુ છે તેથી આપણે જોયું છે કે અન્ય ફંક્શન કન્ટીન્યુઅસ છે અને હવે ડીફરન્શીએબીલીટી તરફ આવી રહ્યા છીએ તેથી આ ફંકશન તેથી અમે આ z ડાયરેક્ટ વ્યાખ્યા અહીં લઈશું મારો અર્થ z માટે છે તેથી f 0 x 0 yમાઈનસ f 0 0 તેથી આ હશે કારણ કે 0 0 છે 0 આપણી પાસેxyછે તેથી xy દ્વારા બદલવામાં આવશે y ટર્મ છે અને આ dz x ના પાર્શિયલ ડેરિવેટિવ્ઝ 0 પર x ના પાર્શિયલ ડેરિવેટિવ્ઝ 0 પર y ના સંદર્ભમાં અને આપણે તે મૂલ્યો 0 જોયા છે તેથી આ dz 0 છે અને હવે અહીં આ ભાગ છે અને પછી આપણે લઈશું લિમિટ zf0x0y f00 x2y2cos 1x2y2 તેથી z જે અહીં આપવામાં આવ્યો છે xસ્ક્વેર અને yસ્ક્વેર કોસ ટૅમ અને 0 તેથી અને આ rh 2 રુટ x 2 y2 છે તેથી આપણે જોઈશું કે અહીં આ લિમિટ શું છે અને આ રદ થઈ શકે છે તેથી આપણે અંશમાં મેળવીશું આ ટૅમની આ કોસ 1 સાથે વર્ગમૂળ છે અને હવે આ ટૅમ આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે અહીં x તરીકે લિમિટ 0 y0 ની છે કારણ કે આ ટૅમ 0 પર જશે અને કંઈક અહીં બંધાયેલ છે તો સીધા આપણે બતાવી શકીએ કે આ મૂલ્ય 0 છે z dz Δx2Δy2x2Δy2cos 1x2Δy2 x2y2cos 1x2y2 0 તેનો અર્થ એ કે જો આ લિમિટ 0 હોય તો ફંકશન ડીફરન્શીએબલ છે તેથી આ કિસ્સામાં આપણે જોયું છે કે આ ફંકશન વિશિષ્ટ છે તેથી હવે તે બતાવવાનું છે કે આપણે પાર્શિયલ ડેરિવેટિવ્ઝની કન્ટિન્યુટી તરફ જઈશું અને અમે નિરીક્ષણ કરીશું કે આ કિસ્સામાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝ કન્ટીન્યુઅસ નથી F x અને f y ની કન્ટિન્યુટીને સાબિત કરવા માટે આપણે f x અને f y નોન ઓરિજિન પોઇન્ટ પર લેવાની જરૂર છે તો અહીં તે 0 ની બરાબર છે અને જ્યારે 0 ની બરાબર હોય ત્યારે આપણી પાસે 0 0 સમાન હોઇ શકે છે તેથી આપણે 0 આ 0 0 ની જેમ ફંકશનને 0 તરીકે વ્યાખ્યાયિત કર્યું હતું અને પછી આપણી પાસે 0 છે જ્યારે x y 0 હશે તેથી આ પણ 0 ની બરાબર નથી અને તે 0 છે જ્યારે x y છે સારું તેથી હવે આપણે 0 0 પોઇન્ટ પર પાર્શિયલ ડેરિવેટિવ્ઝની કન્ટિન્યુટી બતાવીશું તેથી આપણે બિન પોઇન્ટ પર પાર્શિયલ ડેરિવેટિવ્ઝની કન્ટિન્યુટીની ગણતરી કરવાની જરૂર છે આપણે અહિં મૂળ પર પાર્શિયલ ડેરિવેટિવ્ઝની ગણતરી કરવી પડશે અને પછી 0 0 પર fx અને fy જે આપણે પહેલેથી જ વેલ્યુ 0 ની ગણતરી કરી છે તેથી આ બિન મૂળ પોઇન્ટ પર આ ફંકશનનું પાર્શિયલ ડેરિવેટિવ્ઝ મેળવવા માટે પછી આપણે આ yનો કન્ટીન્યુઅસ ઉપયોગ કરવા માટે xના સંદર્ભમાં આપણે ફક્ત આ ફંકશનનું ડેરિવેટિવ્ઝ મેળવી શકીએ છીએ તેથી xyપર 0 0 પોઇન્ટના બરાબર નહીં આપણે આ y કોન્સ્ટન્ટને રાખી આના સીધા તફાવત દ્વારા આ ડેરિવેટિવ્ઝ કરી શકીએ છીએ તેથી આ એક પ્રોડક્ટ ફુલ છે તેથી આ x 2y2 અવધિ આ કોસ ચિહ્ન અને 1 2 રુટ x સ્ક્વેર y 2 સાથે હશે અને આ ટૅમનું ડેરિવેટિવ્ઝ જે 1 2 થશે અને x 2 2 પ્લસ y ઉપર આ 2 x હશે 2 3 2 અને પછી આ અહીં યથાવત્ રહેશે અને આ ટૅમનો ડેરિવેટિવ 2 x હશે Atxy≠00 fxxy x2y2sin 1x2y2 122xx2y2322xcos 1x2y2 sin 1x2y2 xx2y22xcos 1x2y2 તેથી આ પોઇન્ટના xyપર x ના સંદર્ભમાં આ ફંક્શનનો પાર્શિયલ ડેરિવેટિવ્ઝ છે જે 0 0 ની બરાબર નથી આપણે અહીં આ ટૅમને થોડું સરળ બનાવી શકીએ છીએ તેથી આપણને આ 1 ના સંકેત 2 રુટ x y 2 ઉપર મળશે અને આ ટૅમ x વર્ગમૂળ x 2 y 2 x બનશે આ 2 x કોસ 1 2 રુટ x 2 y 2 ઉપર અને હવે જો આપણે અહીં xએક્સિસ સાથે રસ્તો નીકળીએ તેનો અર્થ એ કે ડેલ્ટાyઆy0 પર સેટ થશે તેથી આપણે 0 0 ની નજીક પહોંચી રહ્યા છીએ આપણે એ જોવાનું ઇચ્છવું જોઈએ કે xx 0 પર જાય છે તે 0 0 પોઇન્ટએ f ના પાર્શિયલ ડેરિવેટિવ્ઝની બરાબર છે કે જે 0 ત્યાં હતો તેથી x એક્સિસ ો સાથે જો આપણે મૂળ તરફ આગળ વધીએ તો પછી શું થશે Y હવે 0 છે તેથી આપણી પાસે અહીં x છે અને x રુટ દ્વારા વિભાજીત થયેલ છે જે x નું સંપૂર્ણ મૂલ્ય છે અને પછી આપણી પાસે આ નિશાની છે 1 ફરીથી x ના સંપૂર્ણ મૂલ્ય આ 2 x અને કોસ ફરીથી આ અહીં 1 ની વધુ 2 x ની સંપૂર્ણ કિંમત તેથી આ xએક્સિસ સાથે છે તેનો અર્થ એ કે y0 છે તેથી આપણે અહીં y રાખ્યા છે તેથી આપણે આ x એક્સિસ સાથે કોઈ ચોક્કસ રસ્તો લઈ રહ્યા છીએ અને હવે જો આપણે અહીં ઉદાહરણ તરીકે સમજીએ છીએ આ જ્યારે આપણે જમણી બાજુથી x થી 0 પર જાઓ ત્યારે આ 1 છે જ્યારે x નકારાત્મક બાજુથી 0 પર જાય છે ત્યારે આ 1 થઈ જશે અને કોઈ પણ સંજોગોમાં આ પણ નથી અહીં સમાન પરિસ્થિતિની કિંમત શું હશે તે નક્કી કરો આ પોઇન્ટએ અહીં કોઈપણ રીતે આ x 0 પર જાય છે તેથી આ કંઈક બંધાયેલ છે તેથી આ અદ્રશ્ય થઈ જશે આ 0 પર જશે Alongx axis x એક્સિસ સાથે fxxy x→0xxsin 1x 2xcos1|x|0 પરંતુ આ સમયે આ 1 ની જેમ છે અને આ તે સ્થિતિમાં નિર્ધારિત છે અને આ 1 પણ હોઈ શકે છે અને અહીં જ્યારે આપણે x 0 પર જઈએ ત્યારે મૂલ્ય શું છે તે આપણે જાણતા નથી તેથી આ લિમિટ અસ્તિત્વમાં નથી અથવા ચોક્કસપણે આ 0 ની બરાબર નથી જેની આપણે આ લિમિટ શોધી રહ્યા હતા જો આ લિમિટ 0 ની બરાબર છે તો અમે દાવો કરી શકીએ છીએ કે ફંકશન ડેરિવેટિવ f x કન્ટીન્યુઅસ છે કારણ કે આ 0 0 પોઇન્ટ પર ડેરિવેટિવ્ઝ મૂલ્ય હતું આ 0 0 પોઇન્ટએ f x હતું તેથી કોઈ પણ સંજોગોમાં આના જેવું નથી ફેક્ટ લિમિટ અસ્તિત્વમાં નથી તેથી આ પાર્શિયલ ડેરિવેટિવ્ઝની કન્ટિન્યુટી વિશે કોઈ પ્રશ્ન નથી તેથી આ f x કન્ટીન્યુઅસ નથી અને તે જ રીતે આપણે બતાવી શકીએ છીએ કારણ કે આ ફંક્શન હમણાં સપ્રમાણ છે તેથી આપણે એ પણ બતાવી શકીએ કે f y કન્ટીન્યુઅસ નથી તેથી આ ઉદાહરણમાં આપણે જોયું છે કે ફંક્શન અલગ હોવા છતાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝ કન્ટીન્યુઅસ નથી તેથી આ ટિપ્પણી ઉપરોક્ત ઉદાહરણ બતાવે છે કે પાર્શિયલ ડેરિવેટિવ્ઝની કન્ટિન્યુટી તફાવત માટે જરૂરી સ્થિતિમાં નથી કન્ટીન્યુઅસ પ્રથમ ક્રમમાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝ કર્યા વિના ફંક્શન અલગ કરી શકાય છે સમાન પ્રકારનું બીજું ઉદાહરણ અહીં બતાવી શકે છે કે ફંક્શન ડિફરન્ટિએબલ છે અને f x અને f y તેઓ કન્ટીન્યુઅસ નથી તેથી આ તે સહભાગીઓ માટે બાકી છે જે અમે બતાવવા જઈ રહ્યા નથી કે આ ફંકશન કંટીન્યુ છે પરંતુ f x અને f y કન્ટીન્યુઅસ નથી પરંતુ ફંકશન પગલાં અગાઉની સમસ્યાનું સમાન છે અને એક સરળતાથી બતાવી શકે છે કે f x અને f y પણ આ સમસ્યા માટે કન્ટીન્યુઅસ નથી તેથી અહીં તે તારણ કાઢી શકાય કે આપણે જે જોયું છે તે છે આપણે ડીફરન્શીએબીલીટીને સમકક્ષ વ્યાખ્યા જોઇ છે જે અહીં લિમિટ છે 0 બતાવવી એ ફંકશનને અલગ પાડવા યોગ્ય છે એમ કહીને સમકક્ષ છે તેથી આ ફંક્શનની ડીફરન્શીએબીલીટી ચકાસવા માટે ઉપયોગી છે અને અહીં ફંક્શન એક તબક્કે ડીફરન્શીએબલ હોઈ શકે નહીં ભલે પાર્શિયલ ડેરિવેટિવ્ઝ અસ્તિત્વમાં હોય કારણ કે પાર્શિયલ ડેરિવેટિવ્ઝનું અસ્તિત્વ ભિન્નતા માટે પૂરતું છે તે જરૂરી સ્થિતિ નથી અને આપણે એ પણ જોયું છે કે f અને f કન્ટીન્યુઅસ ન હોય તો પણ આ ફંક્શન ડિફરન્ટિએબલ હોઈ શકે છે જે આપણી પાસે પણ છે તેથી કારણ કે આ જરૂરી સ્થિતિ છે બરાબર આ રેફરન્સ છે જે આપણે આ વ્યાખ્યાનો તૈયાર કરવા માટે વાપર્યા છે ખુબ ખુબ આભાર